ક્લાઉડ કમ્પ્યુટિંગ નો મૂળભૂત દૃષ્ટાંત મેળવવાનો પ્રયત્ન કરીશું હવે જો તમે જુઓ કે 2005 માં ACM કમ્પ્યુટિંગ અભ્યાસક્રમ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી હતી જેમ કે તેઓએ કમ્પ્યુટિંગને વ્યાખ્યાયિત કર્યું છે તે એક સામાન્ય રીત છે જે આપણે કમ્પ્યુટિંગને અર્થ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ કોઈપણ ધ્યેયલક્ષી પ્રવૃતિને ઉકેલવાના માધ્યમ તરીકે બરાબર તેથી તેનો અર્થ એ છે કે તેમાં વ્યાપક શ્રેણીના હેતુઓ માટે હાર્ડવેર ની દ્રષ્ટિએ જ નહીં શરતોની દ્રષ્ટિએ શરતો છે તે લોકોનો એક સ્તર જે તેનો ઉપયોગ કરી શકે છે ઉચ્ચ સ્તરના સંશોધક અથવા વ્યાવસાયિકથી લઈને વિદ્યાર્થી સુધી ગૃહિણી અથવા સામાન્ય રીતે નાગરિકને પણ જુઓ કે તેનો ઉપયોગ લાભ છે અથવા કોઈ ખાસ હેતુ માટે થાય છે આ કમ્પ્યુટિંગના અન્ય ઝાંખી પર જતાં પહેલાં હું કરીશ ચાલો કોડ ના પ્રકાર અથવા વસ્તુઓના પ્રકારને પુનરાવર્તિત કરવાનો પ્રયાસ કરીએ જે આપણને આવરી લેવાનું ગમશે તેથી પ્રારંભિક લેક્ચરો આપણી પાસે ઘણી બધી વસ્તુઓ મોટે ભાગે આજે હશે અને બીજા દિવસે તે કંઈક હોઈ શકે છે ક્લાઉડ કમ્પ્યુટિંગનો પરિચય જે NIST મોડેલો કરવા માંગુ છું પછી ભલે તેમાં હોય ક્લાઉડના વિવિધ ડિપ્લોયમેન્ટ મોડેલ શું છે પછી ક્લાઉડના અન્ય મુખ્ય પાસાઓમાંનું એક સર્વિસ મેનેજમેન્ટ કરવા માટે પાછળના ભાગમાં સંસાધનની જરૂરિયાત શું છે તેથી જો તમે કોઈપણ પ્રકારની સર્વિસ માટે માત્ર ક્લાઉડ સેવાઓ જ નહીં આપણા આજના જીવનમાં કોઈપણ પ્રકારની સર્વિસ માટે પ્રોવાઇડર ક્ન્ઝ્યુમરને જુઓ તો આપણને સર્વિસ પ્રોવાઇડર અને ક્ન્ઝ્યુમર વચ્ચે અમુક પ્રકારના એગ્રીમેન્ટ ચાલુ હોય ત્યારે ઉપલબ્ધતાની જરૂરિયાત ઘટીને 90 ટકા થઈ શકે છે હવે ઉપલબ્ધતાના આધારે રિસોર્સ પૂલિંગ ની મુસાફરી કરવા માંગતા હો તો પછી કાર ખરીદવી તે હોઈ શકે છે ખરું પરંતુ જો તમે મહિનામાં એકવાર 50 કિલોમીટર અથવા 100 કિલોમીટર પણ મુસાફરી કરી રહ્યા હોવ તો તે કાર ખરીદવી કિફાયત ન પણ હોય તે કાર ભાડે રાખવા કરતાં વધુ કિફાયત હોઈ શકે છે બરાબર તેવી જ રીતે જ્યારે હું ખરીદીને અનુરૂપ હોઉં ત્યારે હું ખરીદીને અનુરૂપ હોઉં છું કે કેમ તે સંબંધ છે કે કેમ તેની પાછળ કોઈ આર્થિક મોડેલ છે અથવા તો શું હું મારા કહેવાના સંસ્થાના દૃષ્ટિકોણથી કેવી રીતે કરી શકું કોઈ ચોક્કસ કહેવાના મુદ્દાથી હોઈ શકે શું હું જોઈ શકું છું કે રિસોર્સની ખરીદી કરવી કે ભાડે રાખવી અથવા આર્થિક છે અથવા વસ્તુઓનું આર્થિક મોડેલ શું છે તેથી તે પ્રકારની વસ્તુઓનું ક્લાઉડમાં અર્થશાસ્ત્ર અથવા ક્લાઉડમાં અર્થતંત્ર આપણે જોવાનું છે બીજું પાસું એ રિસોર્સ મેનેજમેન્ટ છે જેમ કે સર્વિસ પ્રોવાઇડર અંતે આ વધુ છે બરાબર અથવા ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર આ રિસોર્સને કેવી રીતે મેનેજ વગેરે પર આધાર રાખે છે મારી એવી પરિસ્થિતિ નથી જ્યારે મારી દુકાન માટે ભૂખે મરતો હોઉં અથવા મારી પાસે એવી કોઈ પરિસ્થિતિ ન હોવી જોઈએ કે જ્યારે હું કહું કે મારી દુકાન ભરાઈ ગઈ છે અને મારે કેટલીક વસ્તુ નરમ પ્રકારની વસ્તુઓ બહાર રાખવાની જરૂર છે બરાબર તેથી મારી પાસે ઓવરલોડિંગ અને અન્ય ઘણા અન્ય રિસોર્સ છે જે તે યોગ્ય છે તેથી મને જાળવવા મેનેજ કરવા વગેરે માટે કેટલા રિસોર્સની જરૂર છે બરાબર તેથી કોઈપણ રિસોર્સની વસ્તુઓમાં સહજ ખર્ચ હોય છે તેથી જો મારે ઉપયોગ કર્યા વિના રિસોર્સના વિશાળ જથ્થાને મેનેજ કરવાની જરૂર હોય તો મારે રિસોર્સ પર અથવા વસ્તુઓની જાળવણી કરતાં વધુ ખર્ચ કરવો પડશે તેથી રિસોર્સનું આ યોગ્ય અથવા શ્રેષ્ઠ મેનેજમેન્ટ એ એક ગંભીર પડકાર છે અને તેઓ અહીં છે તે જોવાનું પસંદ કરે છે આ ચોક્કસ ક્લાઉડ કમ્પ્યુટિંગ વસ્તુમાં વિવિધ પ્રકારની રિસોર્સ મેનેજમેન્ટ સમસ્યાઓ શું છે તેથી આ ક્લાઉડ કમ્પ્યુટિંગના અન્ય પાસાઓ ડેટા મેનેજમેન્ટ છે બરાબર તેથી ડેટા એ ખૂબ જ મુશ્કેલ વસ્તુ છે જેમ કે આપણે આ ડેટાને કેવી રીતે સંગ્રહિત કરવામાં આવશે તે જોવાનું છે મેનેજ માપનીયતા અને તેના પર આ ડેટા સર્વિસ પર ક્લાઉડ સર્વિસ જો તે માત્ર ડેટા જ નથી તો તે ડેટા બેઝ જેવી હોઈ શકે છે તેથી પાછળની વસ્તુઓને કેવી રીતે મેનેજ કરવાની જરૂર છે તેથી એવું નથી કે મારે તમામ ગુણો સાથે ડેટા સર્વિસ બનાવવાની જરૂર છે પરંતુ ઓછામાં ઓછું તે જોઈને કે આર્કિટેક્ચર શું છે અને ડેટા મેનેજમેન્ટ પ્રકારની વસ્તુઓમાં શું સમસ્યાઓ છે ક્લાઉડના અન્ય મુખ્ય પાસાઓ સુરક્ષા છે બરાબર તેથી તમારો ડેટા અન્ય કોઈ જગ્યાએ છે તમે બીજા કોઈ અન્ય ડોમેન ફરીથી પુનઃસ્થાપિત કરી શકું છું પરંતુ ડેટા પુનઃસ્થાપિત કરવું શક્ય નથી તે ચોક્કસ રિપોર્ટ શક્ય નથી જો નહીં જેના સિવાય જો તમારી પાસે પુનઃપ્રાપ્તિ પદ્ધતિ છે બરાબર જ્યારે પણ મારી પર્સનલ સિસ્ટમ વિશ્વાસ પ્રતિષ્ઠા જોખમના મુદ્દાઓ છે તેથી ત્યાં ઘણા મુદ્દાઓ છે જેમ કે એક્સેસ કંટ્રોલ ત્યાં કેવી રીતે હશે કે શું તે આપણી પ્રમાણભૂત એક્સેસ કંટ્રોલ પદ્ધતિ છે તેથી રોલ બેઝ એક્સેસ કંટ્રોલ પદ્ધતિ હોય કે જે કંઈપણ બાબતો આપણે સુરક્ષા પર કામ કરી શકીએ છીએ મારી પાસે ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર હોવા પર કેટલો ભરોસો છે કે શું હું સર્વિસ પ્રોવાઈડર 2 કરતાં વધુ સર્વિસ પ્રોવાઈડર એક પર વિશ્વાસ કરું છું કે પછી તે ચોક્કસ સર્વિસ પ્રોવાઈડરની કેવી રીતે ગણતરી કરવી તેથી પ્રતિષ્ઠાના મુદ્દાઓ છે જે હું પ્રતિષ્ઠાને જોવા માંગુ છું ત્યાં ડેટા ગુમાવવાના જોખમના મુદ્દાઓ છે જે એપ્લિકેશનને ગુમાવી દે છે કારણ કે તમારા જેવા તમારા ગ્રાહકો કોઈકને સર્ફ કરવા માટે ક્લાઉડ ખરીદે છે બરાબર તેથી તમે વસ્તુઓ ઇન્ટર્ન હોઈ શકે છે માર્કેટમાં વસ્તુઓમાં વિવિધ કોમર્શિયલ ક્લાઉડ છે તેથી આપણે તે જોવાનો પ્રયત્ન કરીશું મૂળભૂત ગુણધર્મો શું છે અથવા તેઓ કેવી રીતે કાર્ય કરે છે વગેરે તે પછી ઓપન સોર્સ ક્લાઉડ છે તેથી આપણે એ જોવાનો પ્રયાસ કરીએ છીએ કે આપણે ત્યાં કેવી રીતે ઓપન સોર્સ વસ્તુઓ છે જો સમય પરવાનગી આપે તો આપણે તે જોવાનો પ્રયત્ન કરીશું ઓપન સોર્સ ક્લાઉડ ઇન્સ્ટોલ કરવાના વિવિધ પ્રકાર શું છે અને થોડા ક્લાઉડ સિમ્યુલેટર પણ છે તેથી આપણને ગમશે જો સમય મળે તો આપણને સિમ્યુલેટર જોવાનું ગમશે અને વસ્તુઓના અંતે આ શૈક્ષણિક વિશ્વની આપણી મુખ્ય પ્રેરણા તરીકે ભવિષ્યમાં વસ્તુઓ લેવા બરાબર આપણે ભવિષ્યમાં તે વધુ કંઈક જોવા માંગીએ છીએ તેથી આપણે ક્લાઉડ કમ્પ્યુટિંગમાં તાજેતરના વલણને જોવાનો પ્રયાસ કરીશું તેથી જેઓ pg લેવલ ug લેવલમાં સંશોધન અથવા તો કેટલાક પ્રોજેક્ટ્સ અને અન્ય વિવિધ તકનીકો વિશે વાત કરી રહ્યા છે તેથી આપણને તે જોવાનું ગમશે તે વસ્તુઓના વિવિધ પાસાઓ શું છે તેથી આ એકંદરે કોડ માળખું છે જે આપણે જે કોર્સ કરીશું તેના મહત્વના આધારે આપણે યોગ્ય ભાર આપવાનો પ્રયત્ન કરીશું અને આપણે મૂળભૂત રીતે તે લેક્ચર્સમાંથી પસાર થઈશું ત્યારે આપણે વધુ વિગતો આપીશું તો આ સાથે આપણે પ્રયત્ન કરીશું આપણી પાસે ઝડપી ઝાંખી હશે આ ક્લાઉડ કમ્પ્યુટિંગને વાસ્તવમાં વાસ્તવિકતા બનાવનાર વિવિધ કમ્પ્યુટિંગ વલણ શું છે તેથી એવું નથી કે તે પહેલા દિવસથી છે જ્યારે કંઈક હતું તેથી જેમ આપણે કહીએ છીએ કે તમામ શોધ અથવા કોઈપણ પ્રકારનો વિકાસ મુખ્યત્વે અમુક જરૂરિયાત અથવા જરૂરિયાતો સાથે આવે છે જે આપણે કહીએ છીએ તે સમુદાય વૈજ્ઞાનિક સમુદાય અથવા સામાન્ય નાગરિક પણ છે તેથી તે જે વિચારે છે તે તરફ દોરી જાય છે ત્યાં ચોક્કસપણે આકાશ શોધે છે જ્યાં આપણે તે પોતાની વસ્તુઓ દ્વારા ચલાવીએ છીએ પરંતુ આપણે એ જોવાનું પસંદ કરીશું કે આટલું કમ્પ્યુટિંગ પહેલેથી જ સ્થાને હતું અથવા સ્થાને છે જ્યારે હજુ પણ તેનું મહત્વ છે ભલે તે તદ્દન નવું બાળક હોય અથવા નવી સામગ્રી હોય અથવા તે એકીકરણ હોય અથવા વસ્તુઓ દ્વારા વિકસિત થાય બરાબર તેથી આપણે જે જોઈએ છીએ તે વિવિધ સાહિત્યમાં છે અથવા જો તમે ક્લાઉડ કમ્પ્યુટિંગને જુઓ તો તેમાં પણ છે આ અમલમાં અચાનક આવી ગયેલી નવી વસ્તુ નથી તે વિકસ્યું છે અને તેની પાસે અલગ અલગ વિકાસ છે જે પહેલાથી જ અસ્તિત્વમાં છે જેણે મૂળભૂત રીતે આને અમલમાં લાવવામાં મદદ કરી છે તેથી જો આપણે તે વિવિધ પ્રકારના કમ્પ્યુટિંગ દૃષ્ટાંતને જોઈએ કે જે છે અથવા કયા હતા તે લાંબા સમયથી છે અને હજુ પણ તે મોટા પ્રમાણમાં છે તેથી સૌ પ્રથમ વસ્તુઓની માતા તે બધી વસ્તુઓને ડિસ્ટ્રિબ્યુટેડ છે અને આપણે ક્લાઉડ કમ્પ્યુટિંગ વિશે વાત કરી રહ્યા છીએ હવે જો આપણે જોઈએ કે આ વિવિધ વિકાસ જ્યાં જુદી જુદી જરૂરિયાતો છે દરેકને ફાયદા છે કેટલાક ગેરફાયદા અને તેઓએ કેટલીક અન્ય વસ્તુઓને શક્ય રીતે બનાવવામાં મદદ કરી તેથી આપણે ઝડપથી જઈશું કારણ કે આ કેટલીક વસ્તુઓ છે જે તમને પહેલાથી જ જાણીતી છે અને સાહિત્યમાં ફક્ત તે જાણવા માટે ઉપલબ્ધ છે કે આ ક્લાઉડ કમ્પ્યુટિંગ શા માટે કેવી રીતે આવ્યું તે વસ્તુઓ હોઈ શકે છે તેથી જો તમે ડિસ્ટ્રિબ્યુટેડ કમ્પ્યુટિંગ જુઓ તો આપણે સાથે અથવા હજુ પણ શરૂ કર્યું આપણે છીએ આપણે સેન્ટ્રલાઇઝ્ડ કમ્પ્યુટિંગ થાય છે અને તેનો ઉપયોગ વપરાશકર્તા દ્વારા કરવામાં આવે છે અથવા તેને જોઈ શકાય છે તેથી મુખ્યત્વે તે એક એવી વસ્તુ છે જે તાર્કિક રીતે સિંગલ પ્રોસેસિંગ ઉપલબ્ધતા છે

તેથી તે મૂળભૂત રીતે કમ્પ્યુટિંગ વિજ્ઞાનનું ક્ષેત્ર છે જે ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમોનો અભ્યાસ કરે છે તે લાંબા સમયથી ત્યાં હતું કમ્પ્યુટેશનલ પર જુઓ તો ઘણી વ્યાખ્યાઓ આવે છે તેથી ત્યાં ઘણી છે તે એક કહે છે કે ત્યાં ઘણી સ્વયંસંચાલિત કમ્પ્યુટેશનલ એન્ટિટી દ્વારા વિવિધ કોમ્યુનિકેશનલ લાઇન દ્વારા એકબીજા સાથે વાતચીત કરે છે જ્યાં દરેક પ્રોસેસરની પોતાની લોકલ મેમરી હોય છે બરાબર તેથી ઘણા પ્રકારનાં ઉદાહરણ છે કે લોકો ડિસ્ટ્રિબ્યુટેડ કમ્પ્યુટિંગ દૃષ્ટાંતમાં જુદી જુદી વસ્તુઓ મૂકે છે ઇન્ટરનેટવર્કિંગ પ્રકારની સ્થાપના છે જે આવે છે અને વસ્તુઓનો પ્રકાર છે અને આ દિવસોમાં આપણે જુદા જુદા પ્રકારના નેટવર્ક્સ જોઈએ છીએ જે એડહોક નેટવર્ક તરીકે રચાય છે તે અલગ અસ્થિર છે જેમ કે એક ઉદાહરણ છે વાહનોના એડહોક નેટવર્ક જેવા કે વાહનો સ્માર્ટ વાહનો સાથે તેમના પોતાના ઓન બોર્ડ યુનિટ સંબંધિત પ્રકારની વસ્તુઓ હોઈ શકે છે અને વિવિધ પ્રકારની સામગ્રી છે તેથી જો આપણે ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમોમાં વ્યાપક પ્રકારના કોમ્પ્યુટર જોઈએ તેથી તે મુખ્યત્વે આપણે વર્કસ્ટેશન છે તેથી જો આપણે જોઈએ કે આવી વસ્તુમાં શા માટે કેટલાક સામાન્ય ગુણધર્મો અથવા સામાન્ય ફાયદાઓ છે અથવા આપણે શું કહીએ છીએ તે ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમના ફાયદાઓ છે એક છે ફોલ્ટ ટોલરન્ટ વગેરે છે માટે તમારામાંથી ઘણા લોકો જાણતા હશે અને વસ્તુઓ બનાવવા માટે તેથી ત્યાં અન્ય વસ્તુઓ છે કે દરેક નોડ અન્ય લાક્ષણિક પાસું દરેક નોડ ભજવે છે તે આંશિક ભૂમિકા છે બરાબર તેથી ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમમાં દરેક નોડ આંશિક ભૂમિકા ભજવે છે ત્યાં અન્ય પાસાઓ છે અથવા રિસોર્સ વહેંચવાની લાક્ષણિકતા છે જે રિસોર્સને એકબીજામાં વહેંચે છે ત્યાં લોડ શેરિંગ કરવાની જરૂર હોય તેથી આપણે શું કરીશું તેથી ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમનું બીજું પાસું એ છે કે શા માટે આપણને જરુર છે કદાચ એપ્લિકેશનની પ્રકૃતિ તેની માંગ કરે છે કદાચ વિવિધ કામગીરી જેમ કે મારી પાસે કમ્પ્યુટિંગ ઇન્ટેન્સિવ પ્રકારની વસ્તુઓ છે અને કેટલાક કિસ્સાઓમાં મને સિસ્ટમમાં મજબૂતાઈની જરૂર છે જે કોઈ એક બિંદુ નિષ્ફળતા હોવી જોઈએ નહીં હું કોઈ એક બિંદુ નિષ્ફળતા ઇચ્છતો નથી હું એક ચૂકી અને જટિલ વસ્તુઓ કરી રહ્યો છું જે ખૂબ કમ્પ્યુટિંગ ઇન્ટેન્સિવ અથવા મેમરી ઇન્ટેન્સિવ ન હોઈ શકે પરંતુ હું સિસ્ટમ પર કોઈપણ નિષ્ફળતા પરવડી શકતો નથી બરાબર તેથી ઘણા કિસ્સાઓમાં વસ્તુઓની જરૂરિયાત હોય છે અથવા અન્ય અર્થમાં આ જરૂરિયાત મુખ્યત્વે પ્રાથમિકમાંની એક છે જેને આપણે આ ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમોના વિકાસ અથવા વિકાસની પ્રેરણા કહીએ છીએ તેથી આપણે હમણાં માટે તોડીશું અને પછીના લેક્ચરમાં આપણે આપણી ચર્ચા ચાલુ રાખીશું